ક્ષેત્રનું ડાયવર્જન્સ આ બધી બાબતોને આપણે ગાણિતિક રીતે કરીએ આપણે તે કેવી રીતે કરીશું ચાલો ફરીથી પ્રવાહીના પ્રવાહ પર પાછા જઈએ અને હું આમાં લંબચોરસ નાના બોક્સ બનાવીશ કોઈ સમયે x y z સાથે x અક્ષ આ રીતે y અક્ષ આ રીતે અને z અક્ષ આ રીતે છે અને આ બિંદુ x y z છે બોક્સનું કદ x દિશામાં a y દિશામાં b અને z દિશામાં c હોવું જોઈએ ચાલો હું આ બોક્સને ફરી એક વાર અલગથી બનાવીશ બોક્સની આ બાજુને a આ બાજુને b વડે અને આ બાજુ c વડે દર્શાવેલી છે હવે આપણે ગણતરી કરીએ કારણ કે હવે પાણી અંદર આવી રહ્યું છે અને પાણી બહાર નીકળી રહ્યું છે એવું લાગે છે તમે જાણો છો કે આ વધુ આવે છે અને બહાર જતા હોય છે આપણે ખરેખર શું થાય છે તે જોઈએ આપણે સપાટીને જોઈએ હવે આપણે તેને નામ આપીએ 1 2 3 4 5 નામ આપેલું છે અને તેને પાછળના ભાગમાં 6 7 અને 8 નામ આપીએ હવે આપણે બિંદુ 5 જોઈએ તે મારા x y z બને છે ચાલો સપાટી 5 6 7 8 જોઈએ 5 6 7 8 એ x અક્ષ માટે લંબ છે અને જો પ્રવાહીનો વેગ v હોય તો આપણે વેગ ક્ષેત્ર વિશે વાત કરીશું હવે જો ત્યાં વેગ v હોય તો પછી 5 6 7 8 દ્વારા પ્રત્યેક સેકન્ડમાં પસાર થતું પ્રવાહી ખરેખર હશે જો તમે મોટા લંબચોરસની લંબાઈ vx કરો તો આ vx માં જે કંઈ પ્રવાહી છે તે આ સપાટીમાંથી પસાર થવાનું છે કારણ કે એક સેકંડમાં તે લંબાઈના ક્ષેત્રોને આવરી લેશે અને તેથી આમાંથી પસાર થતું પ્રવાહી vx bc જેટલું બનશે હવે આપણે તેને વધુ સચોટ બનાવીએ આ બોક્સ છે અને હું એમાં રસ ધરાવું છું કે તેમાંથી પ્રવાહી કેટલું બહાર આવે છે તેથી તે માટે મારે આવા ઘટકની જરૂર છે જે પ્રવાહને સૂચવે છે અને તે 5 6 7 8 માટે છે ત્યાર પછી ઘટક માટે મારી x અક્ષ છે ઋણ x દિશા મને જણાવે છે કે પ્રવાહી નીકળી રહ્યું છે કે અંદર આવી રહ્યું છે તેથી પ્રવાહી છોડીને પરિમાણ પહેલાથી જ કહી શકાય કે vx bc vx xyz bc છે જેના બરાબર v x xyz bc છે તેથી હું આને x xyz bc પર માઈનસ દિશામાં vx તરીકે લખીશ આ પ્રવાહી છે જે 5 6 7 8 થી છૂટે છે હવે આપણે સપાટી 1 2 3 4 જોઈએ 1 2 3 4 પર છૂટતા પ્રવાહીમાં તે ઘટક x દિશામાં હોય છે અને તેથી 1 2 3 4 દ્વારા બોક્સ છોડીને જતું પ્રવાહી v x bc બરાબર છે તેથી આ હું આને v x xay z bc લખી શકું અહીં x એ xa બને છે યાદ કરો કે સપાટી 5 6 7 8 એ x પાસે આવેલી છે તે xa બનશે પરંતુ અન્ય તમામ બિંદુઓ સમાન છે બધા બિંદુઓમાં y z સમાન છે તો આને હું vx xayz bc લખી શકું જેને હું vx xyz bcvx x abc લખી શકું છું તો x અક્ષ પર લંબરૂપ સપાટીઓ દ્વારા કુલ ચોખ્ખો પ્રવાહ vxxyzbcvxxyzbc vx∂xabc થશે અહીં a હોવો જોઈએ જે હું પહેલા લખતા ભૂલી ગયો હતો અહીં આ કેન્સલ થશે અને છેલ્લે vx∂xabc બચે છે x એક્સિસ ને લંબરૂપે આવેલી સપાટીઓમાંથી ચોખ્ખો ફ્લો vxxyzbcvxxyzbcvx∂xabcvx∂xabc સમાન રીતે તમે તે બતાવી શકો છો કે y અક્ષ પર લંબરૂપ સપાટીઓ દ્વારા ચોખ્ખો પ્રવાહ vy∂yabc બરાબર હશે અને z અક્ષોની લંબરૂપ સપાટીઓ ઉપર ચોખ્ખો પ્રવાહ vz∂zabc બરાબર હશે તેથી આ બોક્સમાંથી જો હું ચોખ્ખા પ્રવાહમાંની બધી સપાટીઓને ગણાવું તો અહીં બહાર નીકળતો ચોખ્ખો પ્રવાહ abcvx∂xvy∂yvz∂z બરાબર થશે અહીં ધારેલું છે કે abc નાના છે તેથી મેં ફક્ત પ્રથમ ઓર્ડર રાખ્યો છે જે V v ના બરાબર છે જયાં x∂xy∂yz∂z છે નેટ આઉટફ્લોabcvx∂xvy∂yvz∂zV v x∂xy∂yz∂z તેથી જ્યારે હું v નું ડાયવર્જન્સ લખીશ ત્યારે તે xvxyvyzvz vx∂xvy∂yvz∂z બનશે અહીં x x1 y y1 અને z z1 છે તેથી મને આ પ્રમાણે જવાબ મળે છે બાકીની દરેક ડોટ પ્રોડક્ટ મને 0 આપે છે તેથી આપણને જે મળ્યું તે એ છે કે જો હું નાનું બોક્ષ અને તેનું નાનું કદ લઈશ તો અને આમાંથી પ્રવાહીના પ્રવાહ વિશે વાત કરીશ પછી ચોખ્ખા પ્રવાહ માટે હવે હું v x bcv xayz x bc લખીશ તથા અન્ય ઘટકો v ds છે જ્યાં વિસ્તારની દિશા વોલ્યુમની બહાર નિર્દેશ કરતી હોય છે તેથી આપણે જે રાશિ ની ગણતરી કરી છે તે આ પ્રમાણે છે તે v ds છે અને આપણને v ds v v મળે છે vx∂xy∂yz∂zxvxyvyzvzvx∂xvy∂yvz∂z આપણે તેને ફરીથી લખીએ આથી મારી પાસે આ બોક્સ ખૂબ નાનું બોક્સ છે અને જો હું v ds ની ગણતરી કરું છું મને તે બધી સપાટીઓ ઉપર માટે વધુ સારી રીતે લખવા દો સપાટી 1 સપાટી 2 સપાટી 3 સપાટી 4 માટે આ v ds v dv છે અને આ હું અગાઉ જે વિચારો વિશે વાત કરતો હતો તેની સાથે સુસંગતતાને વ્યાખ્યાયિત કરે છે જો બહાર ચોખ્ખો પ્રવાહ હોય તો નોંધ લો કે આ પોઝિટિવ જથ્થો છે આથી v નું ડાયવર્જન્સ શૂન્ય નથી એટલે કે v0 જો કોઈ ચોખ્ખો પ્રવાહ નથી તો આપણે કહી શકીએ કે v0 જેમ કે મેં કહ્યું હતું કે જો હું પ્રકાશનો પોઇન્ટ સોર્સ લઈશ તો બધા દરો તેનાથી અલગ થઈ રહ્યા છે કારણ કે અહીંથી આ ચોખ્ખો પ્રવાહ પ્રકાશ છે તે જ રીતે જો હું પ્રકાશનો સ્ત્રોત જેમાં દરેક વસ્તુ આવી રહી છે ત્યાં પ્રકાશનો ચોખ્ખો પ્રવાહ છે તે પણ ડાયવર્જન્ટ અથવા ડાયવર્જન્ટનું નેગેટીવ કન્વર્જન્ટ છે બીજી બાજુ જો હું અહીં વોલ્યુમ લઉં છું તો કંઇ એકઠું થતું નથી તો ડાયવર્જન્સ 0 છે જો તે જોવાની વધુ સારી રીત છે તો તે પ્રવાહી પ્રવાહમાં ફરી એકવાર હશે એવું માનવામાં આવે છે કે ત્યાં એક બિંદુ છે જેમાંથી અથવા ફુવારોનું પાણી ચારે બાજુ જઈ રહ્યું છે જો હું તેની આસપાસ ગોળાકાર સપાટી બનાવું છું તો તમે જોશો કે આ બિંદુએ બહાર ચોખ્ખો પ્રવાહ અથવા પાણી છે પછી ભલે તે સપાટી ગમે તેટલી નાની હોય આ બિંદુ છે ત્યાં થોડું પાણી નીકળી જશે તેથી આ બિંદુએ v0 હવે જો હું એક સિંક લઉં છું જેમાં પાણી તેમાં ચારે બાજુથી એક બિંદુ તરફ જાય છે તો ફરીથી v0 પરંતુ તે ખૂબ નેગેટીવ છે બીજી બાજુ જો તમે પાઇપ જોશો તો પણ તેનું ક્ષેત્રફળ બદલાઇ શકે છે કોઈપણ નાના વોલ્યુમથી ચોખ્ખો પ્રવાહ 0 છે તેથી કોઈપણ બિંદુનું ડાયવર્જન્ટ 0 છે તેથી હું આશા રાખું છું કે ડાયવર્જન્સ શું છે તે તમે સમજી શક્યા હશો ઉપરાંત તે ડાઇવર્ઝનનું ચિત્ર આપે છે અહીં સ્પષ્ટ છે કે ડાયવર્જન્સ એ ક્ષેત્રના સ્રોત અથવા ક્ષેત્રની સિંકથી સંબંધિત છે અને સ્રોતને મજબૂત બનાવો જેમાં સિંક શામેલ છે જે નકારાત્મક સ્રોત છે જેમ સ્રોત મજબૂત તેમ વધુ પ્રવાહ છે તેથી v ds વધુ મોટુ હશે મજબૂત સ્રોત સૂચિત કરે છે કે v ds મોટું છે અને આ સૂચવે છે કે v dv પણ મોટું છે આથી હવે આપણે કોઈ પણ વેક્ટર ક્ષેત્રના કોઈપણ ડાયવર્જન્સને ગાણિતિક વ્યાખ્યા આપી છે તે સ્રોતની શક્તિ સાથે સંબંધિત છે અને વધુ શક્તિશાળી સ્રોત હોય તેમ તે વધુ ડાયવર્જન્સ છે અને તે ફક્ત બિંદુઓ પર જ નોન ઝીરો રહેશે જ્યાં કોઈ સ્રોત અથવા સિંક હોય છે કારણ કે તે પછી ત્યાં ચોખ્ખો પ્રવાહ જાય છે અથવા ચોખ્ખો પ્રવાહ આવે છે જો નાના વોલ્યુમ દ્વારા પ્રવાહનો ચોખ્ખો પ્રવાહ 0 હોય અને તે સમયે ડાયવર્જન્સ 0 થઈ જાય છે તેથી તે ડાયવર્જનની આ વ્યાખ્યા સાથે ત્યાં તેને સંબંધિત પ્રમેય છે અને તેને ડાયવર્જન પ્રમેય કહે છે કોઈપણ વેક્ટર ફીલ્ડ લો અને હવે તે સપાટી લો જે મનસ્વી આકારની હોય અને વોલ્યુમોને બંધ કરે આ જથ્થો છે આ વોલ્યુમને હું ખૂબ નાના લંબચોરસ બોક્સમાં વહેંચું છું હું તેને બે પરિમાણો માં બનાવી રહ્યો છું પરંતુ ધારો કે આ બોક્સ છે અને દરેક બિંદુએ હું ડાયવર્જન્સની ગણતરી કરવા માટે હું પ્રયત્નશીલ છું આમ દરેક બિંદુએ અને અત્યારે આ બિંદુને અનુલક્ષીને v viv ds છે તેથી હવે જો હું આ બધા બોક્સ ઉમેરું છું અથવા બધા બોક્સ ઉમેરવા છે અહી બે બોક્સ જુઓ બન્ને બોક્સ એકબીજાને અડીને આવેલ છે જો હું આ જેવું એક બોક્સ લઉં તો બંને બોક્સની આ સામાન્ય સપાટી છે તે પરના કોઈ નજીકના બોક્સ જોઉં તો v ds નીચલા બોક્સમાં આ રીતે ds હશે અને ઉપલા બોક્સ માટે ds આ રીતે હશે અહીં સંકેતો એકબીજાથી વિરુદ્ધ છે તેથી જ્યારે હું વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરું છું ત્યારે v ds પોઝિટિવ કિંમત આપશે અહીં વોલ્યુમ સંકલન માટે નેગેટીવ આપે છે તેમ માનવામાં આવે છે તેથી આ સામાન્ય સપાટીથી સપાટી પરનું યોગદાન રદ થશે એટલું જ નહીં આ બે બોક્સ કોઈપણ બે સંલગ્ન બોક્સ બનશે તેથી કે જ્યારે હું સામાન્ય સપાટીઓથી તમામ બોક્સનું યોગદાન ઉમેરું છું ત્યારે જમણા ભાગનું પરિણામ રદ થશે અને જે કિંમત કે ફાળો બાકી છે તે ફક્ત બહારની સપાટીથી જ હશે કેમ કે બહારની સપાટી પર રદ કરવા માટે કંઇ જ નથી તેથી જ્યારે હું બધા બોક્સને ઉમેરું છું ત્યારે હું સંકલન v ds સાથે નજીકના ભાગની બાહ્ય સપાટી ઉપર છોડી દઉં છું અને તે જ ડાયવર્જન્ટ પ્રમેય છે તે જણાવે છે કે આપેલા વિશાળ વોલ્યુમ અને વેક્ટર ક્ષેત્ર આપવામાં આવેલ છે મેં તમામ બોક્સ માટે v vv ds લખ્યું છે અને તેનો અર્થ એ કે સમગ્ર વોલ્યુમ બહારની સપાટીઓ ઉપર v ds ની બરાબર બનશે કારણ કે ds એ આ સપાટીથી દૂર એક લંબ હોય તેવો નિર્દેશ કરે છે તેથી હું આમ કરી શકીશ કારણ કે v dvv ds આ ડાયવર્જન્સ પ્રમેય તરીકે ઓળખાય છે હવે પછીના આગળનાં લેક્ચરમાં હું ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જને લીધે ઇલેક્ટ્રિક ક્ષેત્રના ડાયવર્જન્સ વિશે વાત કરીશ અને પછી ઇલેક્ટ્રિક ક્ષેત્રના કર્લનું વર્ણન કરીશ તમારો આભાર